તમે આમાં એ શીખ્યા કે આ હાર્મોનિક ઓસિલેટર માં જ્યારે આ જમ્પ થાય છે તે વધારે માં વધારે 1∆n થાય છે અને તેનાથી વધુ નહીં ચાલો હવે હાર્મોનિક ઓસિલેટર માટેના કોએફિસિએંટ A ની ગણતરી કરવા કોરસ્પોંડેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરીએ તેથી હું હાર્મોનિક ઓસિલેટર માટે આઇન્સ્ટાઇનના A કોએફિસિએંટની ગણતરી કરવા જઇ રહ્યો છું આ માટે હું ક્લાસિકલ પરિણામ નો અને એક ઓસિલેટીંગ ચાર્જ થી થતાં રેડીએશન રેટ માટે ના ક્લાસિકલ પરિણામ નો ઉપયોગ કરીશ અને તે કહે છે કે તે ચાર્જ ના રેડીએશન નો દર છે ચાલો આપણે કહીએ કે આ ચાર્જ e છે અને તે એસેલેરેસન a સાથે ગતિ કરે છે a જે લારર્મરના સૂત્ર તરીકે ઓળખાય છે જ્યાં a એસેલેરેસન છે હવે એક કણ છે જે સરળ હાર્મોનિક ગતિ કરી રહ્યું છે તેથી જો x આપવામાં આવે છે તો આપણે જાણીએ છીએ a છે અને તેથી જ્યાં C એ પ્રકાશ ની ગતિ છે જે છે તેથી આપણી પાસે એક ઓસિલેટીંગ ચાર્જ x અને છે તેથી ટાઈમ એવરેજ તેથી સરેરાશ આ તે સરેરાશ દર છે કે જેના પર ચાર્જ કણ ફ્રીક્વન્સી ω સાથે ઓસિલેટ કરી રહ્યું છે હવે ચાલો હાર્મોનિક ઓસિલેટર માટે A કોએફિસિએંટની ગણતરી કરીએ તેથી જ્યારે કોઈ હાર્મોનિક ઓસિલેટર x સાથે ગતિ કરે છે ત્યારે મારી પાસે રેડીએશન નો સરેરાશ દર છે હવે ક્વોન્ટમ મિકેનિક ની રીતે રેડીએશનનો દર અણુમાંથી નીકળેલા ફોટોનની સંખ્યા હશે તેથી બહાર આવતા ફોટોનની સંખ્યા અને તે આ રેટ હશે અને આ હું જાણું છું કે તે છે

આ હું તમને યાદ કરાવી દવ કે ક્વોન્ટમ મિકેનિકલ A કોએફિસિએંટ તમને પ્રોબેબિલિટી આપે છે કે જેના દ્વારા x નું સ્તર ક્ષીણ થાય છે અને તેની સાથે hv ના ગુણાકાર દ્વારા મોટી n મર્યાદામાં કોરસ્પોંડેન્સ સિદ્ધાંત દ્વારા દર મળે છે આ ૨ પરિણામ મેચ થવા જોઈએ તેથી છે અને પછી આશા છે કે n અને n 1 જે કંઈપણ હોય હું અહીં ગણતરી કરીશ જે નીચલી મર્યાદા માટે પણ સાચું થશે તેથી આ તે છે જ્યાં હું કોરસ્પોંડેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કરી રહ્યો છું હવે હું એમ્પ્લિટ્યુડની ગણતરી કેવી રીતે કરી શકું હવે મોટા n અથવા નાના n માટે મોટા n માટે ઉર્જા nhv છે અને મોટા n માટે હું તે લખી શકું જે ઉર્જા ક્લાસિકલ છે તેથી ડાબી બાજુ હું ક્વોન્ટમ મિકેનિકલ પરિણામનો ઉપયોગ કરી રહ્યો છું જમણી બાજુ હું ક્લાસિકલ પરિણામનો ઉપયોગ કરી રહ્યો છું ઉપરના સમીકરણમાં આ ક્વોન્ટમ મિકેનિકલ પરિણામ છે અને આ ક્લાસિકલ પરિણામ છે તેથી હું આ એરો અહીં પણ લખી શકું છું કારણ કે ડાબી બાજુ પ્રોબેબિલિટી પદ્ધતિ દ્વારા જમણી બાજુએ તે કોઈ પણ સંજોગોમાં એસેલેરેસન ચાર્જ દ્વારા રેડીએશન આપવાનું છે હવે હું એમ્પ્લિટ્યુડ ની ગણતરી કરી શકું છું જે જે બરાબર છે જે બરાબર છે અને હવે હું ને માં મૂકીશ તેથી તમારી પાસે છે

તેથી આમાં જો હું ની કિમત મૂકું તો મળે છે હવે આપણે આમાં ઉપર અને નીચે ની ટર્મ્સ રદ કરીએ તો અંત માં મળે છે તેથી નોંધ લો કે આ કેટલું સુંદર છે મેં ખરેખર એમ્પ્લિટ્યુડના ક્લાસિકલ સૂત્રને ક્વોન્ટમ મિકેનિકલ ટર્મ nh વખત ઉર્જા માં રૂપાંતરિત કર્યું છે તેથી આઇન્સ્ટાઇનનો A કોએફિસિએંટ મળે છે તેથી આ એક સૂત્ર છે જે ઓસિલેટરની ફ્રિક્વન્સી ની દ્રષ્ટિએ આપવામાં આવે છે સ્તરના ફોર્મ માટે n ઇન્ડેક્સ છે જ્યાં ટ્રાંઝીસન થઈ રહ્યું છે તેથી આ સૂત્ર છે જે ક્વોન્ટમ મિકેનિકલ છે આપણે કોરસ્પોંડેન્સ સિદ્ધાંતનો ઉપયોગ કર્યો છે આમાં આપણે ક્લાસિકલ માં ટ્રાંઝીસન જાણીએ છીએ જેના મિક્સ દરો છે ક્વોન્ટમ નિયમ માં શું બનશે ત્યાં તે આઇન્સ્ટાઇન ના A કોએફિસિએંટ દ્વારા આપવામાં આવે છે અને તેનો ઉપયોગ કરીને આપણને આ સૂત્ર મળી ગયું છે એ જ રીતે આપણે અન્ય જગ્યાઓએ પણ વાપરી શકીએ છીએ અને તેમાંથી એક હું તમને અંતે અસાઇમેંટ તરીકે આપીશ હું તમને સિલેકસન ના નિયમો વિશે પણ કહેવા માંગું છું હકીકતમાં અણુમાં ટ્રાંઝીસન માટે એક સિલેકસન નો નિયમ છે અણુઓમાં હું સૌથી સરળ વર્સન લઉ છું જ્યાં બોર્ડ ભ્રમણકક્ષા હોય છે અને કણો ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરતા હોય છે જ્યાંરે કણો ગોળાકાર ભ્રમણકક્ષામાં ફરતા હોય છે ત્યારે x છે y છે જ્યાં ω એ રિવોલ્યુસન ની ફ્રિક્વન્સી છે ફરીથી નોંધ લો કે ત્યાં માત્ર એક જ ફ્રિક્વન્સી છે જે ક્વોન્ટમ મિકેનિકલ રીતે અસ્તિત્વમાં છે જ્યારે મોટી n મર્યાદામાં ટ્રાંઝીસન n થી n માં થાય છે ફ્રિક્વન્સી એ 𝜏ωn હોઈ શકે છે જ્યાં ક્લાસિકલ રૂપે આપણે ફક્ત એક જ રેડીએશન ફ્રિક્વન્સી અસ્તિત્વમાં જોઇએ છીએ અને તે રિવોલ્યુસન ની ફ્રિક્વન્સી છે અને તેથી આ સુસંગતતા માટે સૂચવવામાં આવે છે જે કોરસ્પોંડેન્સ સિદ્ધાંત પ્રમાણે મારી પાસે 1 હોવું જોઈએ તે કાં તો એક વધારે અથવા એક ઓછું હોઇ શકે પરંતુ મહત્તમ પરિવર્તન એક હોઈ શકે છે અને તેથી હવે યાદ રાખો કે જ્યારે આપણી પાસે બોહર ભ્રમણકક્ષા છે આ n શું રજૂ કરે છે n એ કંડિસન દ્વારા એંગ્યુલર મોમેંટમ રજૂ કરે છે અને આ સૂચવે છે કે આ n ક્વોન્ટમ નંબર છે જે તમને એંગ્યુલર મોમેંટમ આપે છે જે સોમરફિલ્ડ કેસ છે તેથી l નો ફેરફાર મહત્તમ ∆l હોઈ શકે છે જે એક વધારે અથવા એક ઓછું હોય શકે છે જો ક્લાસિકલ નિયમ માં l માં ઉંચા ફેરફારની મંજૂરી આપવામાં આવે તો હું મૂળભૂત ફ્રિક્વન્સી જોઈ શકું નહીં હાર્મોનિક્સ જોઈ શકું જે હું ક્લાસિકલ રૂપે જોઉં છું તે રેડીએશન ની એક માત્ર ફ્રિક્વન્સી છે અને તે એ ફ્રિક્વન્સી છે જેના પર કણ ફરતું હોય છે અને તેથી મહત્તમ ∆l એ 1 હોઈ શકે છે તેથી આ સિલેકસનનો અન્ય એક નિયમ છે હવે જૂની ક્વોન્ટમ થિયરીથી યાદ રાખો કે મારી પાસે n1 અથવા m1 અથવા mz ક્વોન્ટમ નંબર્સ હતા તેથી આપણે શોધી કાઢ્યું છે કે એક વધારે અથવા એક ઓછું હોય શકે છે હકિકતમાં જ્યારે તમે વધારે રિકર્સિવ રીતે કરો તો આ પ્લસ માઇનસ 1 મળે છે જોકે n પર વધારે નિયંત્રણો છે પરંતુ હું આ વિચાર કરવાને બદલે જે વિચારવા માંગું છું તે સાચો કોરસ્પોંડેન્સ સિદ્ધાંત છે તમે જેની અંદર થોડું ઊંડાણ માં વિચારી શકો છો કે શું થઈ શકે છે શું નથી થઈ શકતું માત્ર એટલું જ નહીં જ્યારે એક કણ વર્તુળમાં ફરતું હોય ત્યારે તમે એક બીજી વસ્તુ જોશો આ રીતે x એ ત્રિજ્યા છે અને y એ ત્રિજ્યા છે પછી રેડીએશન બહાર આવશે ત્યાં ગોળ પોલેરાઈઝેસન હશે તેથી આપણે કોરસ્પોંડેન્સ દ્વારા પણ કહી શકીએ છીએ કે ટ્રાંઝીસન ગોળ પોલેરાઈઝડ પ્રકાશ આપશે તેથી આ વ્યખ્યાન નો નિષ્કર્ષ કાઢીએ કે આપણે શું કર્યું છે આપણને ક્વોન્ટમ ક્લાસિકલ કોરસ્પોંડેન્સ થી જાણવા મળ્યું છે કે આ સિલેકસનના નિયમો માં ક્યાં પ્રકાર ના ટ્રાંઝીસનો ને પર્યાપ્ત મંજૂરી આપવામાં આવી છે અને સ્પેક્ટ્રોસ્કોપીમાંના મહત્વના કણો આપણે હાર્મોનિક ઓસિલેટર માટે મેળવ્યા છે ત્યારે તમે જાણો છો કે શા માટે શા માટે નહિ કારણ કે એ n સ્તર થી n 2 સ્તર પર ટ્રાંઝીસન છે અને n માં 2 ના ફેરફાર ની હાર્મોનિક ઓસિલેટરમાં મંજૂરી નથી તેથી ફક્ત નોનઝીરો પોઇન્ટ્સ એ અથવા છે આ વ્યાખ્યાનમાંથી યાદ કરો આઈન્સ્ટાઈનના A અને B કોએફિસિએંટ એકવાર તમે A કોએફિસિએંટને જાણો છો તો તમે B કોએફિસિએંટની પણ ગણતરી કરી શકો છો જે ઉત્તેજિત ઉત્સર્જન માટે કોએફિસિએંટ છે અથવા શોષણ માટે આભાર